આ લેકચરમાં આપણે ખૂબ જ સરળ છતાં પાવરફુલ k નીઅરેસ્ટ નેબર્સકહેવાતા ક્લાસીફીકેશન અલ્ગોરિધમ તરફ જોઈશું તેથી ચાલો હું એક k નીઅરેસ્ટ નેબર એલ્ગોરિધમનો પરિચય આપું છુ તે છે જેને વર્ગીકરણ માટેનો નોનપેરામેટ્રિક એલ્ગોરિધમ કહે છે તેથી ચાલો હું સમજાવું કે આ નોનપેરામેટ્રિકનો અર્થ શું છે યાદ રાખો જ્યારે આપણે ઉદાહરણ તરીકે લોજિસ્ટિક્સ રીગ્રેસન તરફ ધ્યાન આપ્યું આપણે કહ્યું હતું ચાલો કહીએ કે આ પ્રકારનો ડેટા છે અને આપણે 2 ડી કિસ્સામાં આ β0 β11 X1 β12 X2 સ્વરૂપના હાઇપરપ્લેનને વિકસાવવા ટ્રેઇન્ડ ડેટાનો ઉપયોગ કરીશું અને કોઈપણ સમયે જ્યારે કોઈ નવો ડેટા પોઇન્ટ આવે છે ત્યારે આપણે એ કરીએ છીએ કે આપણે ટેસ્ટ ડેટા વિશે પ્રીડીકશન કરવા માટે પેરામીટર્સનો ઉપયોગ કરીએ છીએ જેનો ટ્રેઇન ડેટામાંથી અંદાજ લેવામાં આવ્યો છે તેથી યાદ રાખો કે આપણી પાસે અહીં આ e પાવર આ પદ ડીવાયડેડ બાય 1 e પાવર આ પદ છે તેથી આ ફંક્શન ખરેખર β0 β11 અને β12 નું ફંક્શન છે તેથી આ બધા પેરામીટર્સ છે જે આ ડેટામાંથી પહેલેથી જ ઉતરી આવ્યા છે અને કોઈપણ સમયે જ્યારે કોઈ નવો ટેસ્ટ ડેટા આવે છે ત્યારે તે આ ફંક્શન દ્વારા મોકલવામાં આવે છે અને પછી તમે પ્રીડીકટ કરો છો તેથી આ એક પેરામેટ્રિક પદ્ધતિ છે કારણ કે ડેટામાંથી પેરામીટર્સ લેવામાં આવ્યા છે k નીઅરેસ્ટ નેબર એ એક અલગ વિચાર છે જ્યાં મને ડેટામાંથી આના જેવા પેરામીટર્સ મળતા નથી હું વર્ગીકરણ કરવા માટે એ જ ડેટાનો જ ઉપયોગ કરીશ તેથી તે એક રસપ્રદ અલગ વિચાર છે જેનો ઉપયોગ k નીઅરેસ્ટ નેબર્સમાં થાય છે હું માત્ર એ નક્કી કરવા માંગુ છું કે આપણને ટેર્મીનોલોજી બરાબર મળે આપણે પછી k નીઅરેસ્ટ નેબર જોઈશું ત્યાં એક પેરામીટર છે જેનો આપણે વર્ગીકરણ માટે ઉપયોગ કરીએ છીએ તે નેબર્સની સંખ્યા છે જે હું જોવા જઈ રહ્યો છું તેથી હું તમને આશ્ચર્યચકિત કરવા માંગતો નથી કેમ કે આપણે કોઈપણ રીતે પેરામીટર k નીઅરેસ્ટ નેબરમાં ઉપયોગ કરી રહ્યાં છીએ કેમ કે હું તેને નોનપેરામેટ્રિક કહી રહ્યો છું તેથી અહીં તફાવત નાનો છે પરંતુ હું ઇચ્છું છું કે તમે આ યાદ રાખો આપણે k નીઅરેસ્ટ નેબર માં જે નેબર્સનો ઉપયોગ કરીએ છીએ જે તમે પછી જોશો તે એલ્ગોરિધમનો ટ્યુનિંગ પેરામીટર છે તે ડેટામાંથી મેળવેલું પેરામીટર નથી જ્યારે લોજિસ્ટિક્સ રીગ્રેસનમાં આ પેરામીટર્સ છે જે હું ફક્ત ડેટામાંથી મેળવી શકું છું હું કહી શકતો નથી કે આ મૂલ્યો શું હશે જ્યારે કે હું કહી શકું કે હું k નીઅરેસ્ટ નેબરને બે નેબર્સ ત્રણ નેબર્સ સાથે અને તેથી વધુનો ઉપયોગ કરીશ તેથી તે tuningટ્યુનિંગ પેરામીટર છે તેથી હું ઇચ્છું છું કે તમે એક tuningટ્યુનિંગ પેરામીટર્સ અને પેરામીટર્સ વચ્ચેના તફાવતને યાદ રાખશો જે ડેટામાંથી ઉતરી આવ્યા છે અને તે હકીકત એ છે કે k નીઅરેસ્ટ નેબર એ નોનપેરામેટ્રિક પદ્ધતિ છે એ હકીકત સાથે વાત કરે છે કે આપણે ડેટામાંથી જ કોઈ પેરામીટર્સ મેળવી રહ્યા નથી જો કે આપણે k નીઅરેસ્ટ નેબર્સ માટે tuningટ્યુનિંગ પેરામીટર્સનો ઉપયોગ કરવા માટે મુક્ત છીએ તેથી તે યાદ રાખવું મહત્વપૂર્ણ છે તેને લેઝી લર્નિંગ અલ્ગોરિધમ પણ કહેવામાં આવે છે જ્યાં વર્ગીકરણ સુધી તમામ ગણતરી બાકી રાખવામાં આવે છે તેથી આનો આપણ જે અર્થ કરીશું તે નીચે મુજબ છે જો ટ્રેઇન્ડ ડેટા હું ઉદાહરણ તરીકે લોજિસ્ટિક્સ રીગ્રેસન માટે આપું છું આ પેરામીટર્સ મેળવવા માટે મારે આ કામ કરવું પડશે પહેલાં હું ટેસ્ટ ડેટા પોઇન્ટ માટે કોઈપણ વર્ગીકરણ કરી શકું તેથી આ પેરામીટર્સ વિના હું કદી પણ ટેસ્ટ ડેટા પોઇન્ટનું વર્ગીકરણ કરી શકતો નથી જો કે k નીઅરેસ્ટ નેબરમાં તે ફક્ત મને ડેટા આપે છે અને ટેસ્ટ ડેટા પોઇન્ટ જે હું વર્ગીકૃત કરીશ તેથી આપણે જોઈશું કે તે કેવી રીતે થાય છે પરંતુ હું ટેસ્ટ ડેટા પોઇન્ટને વર્ગીકૃત કરી શકું તે પહેલાં કોઈ કાર્ય કરવાની જરૂર નથી તેથી ઉદાહરણ તરીકે k નીઅરેસ્ટ નેબર અને લોજિસ્ટિક રીગ્રેસન વચ્ચેનો બીજો મહત્વપૂર્ણ તફાવત છે તેને ઇન્સ્ટન્ટ બેસ્ડ લર્નિંગ પણ કહેવામાં આવે છે જ્યાં ફંક્શન સ્થાનિક રીતે અંદાજિત છે તેથી આપણે સ્થાનિક ની આ કલ્પના પર પાછા આવીશું કારણ કે હું આ અલ્ગોરિધમનો વર્ણન કરું છું હવે આપણે પૂછી શકીએ છીએ કે આપણે આનો ઉપયોગ ક્યારે કરીશું જેમ જેમ મેં આ લેકચર શરૂ કર્યો છે મેં તેનો વર્ગીકરણ એલ્ગોરિધમ માંથી સૌથી સરળ તરીકે ઉલ્લેખ કર્યો છે તેનું ઈમ્પ્લીમેનટેશન ખૂબ જ સરળ છે અને જ્યારે હું એલ્ગોરિધમ સમજાવું છું કે તે કેટલું સરળ છે ત્યાં કોઈ સ્પષ્ટ ટ્રેનીંગ તબક્કો નથી અને ટ્રેનીંગ અને તે બધા માટે કોઈ સામાન્યીકરણ નથી તે ફક્ત એટલું જ છે કે હું ડેટા આપું છું અને પછી હું રાહ જોઉં છું જ્યાં સુધી તેઓ મને તે કયા ક્લાસનું હોવો જોઈએ તે માટે નવો ડેટા પોઇન્ટ આપે ત્યાં સુધી ખરેખર હું પોતે જ અલ્ગોરિધમના આધારે હું પણ પ્રીડીકટ કરી શકું છું કે ટ્રેઇન ડેટા પોતે નિર્દેશ કરે છે કે તેઓ કયા ક્લાસના હોવા જોઈએ અને પછી ડેટા પોઈન્ટ્સ વાળા લેબલ સાથે તેની તુલના કરી શકાશે અને તે જ રીતે તેમ છતાં હું સ્પષ્ટ રીતે કેટલાક પેરામીટર્સ બહાર કાઢવા જઇ રહ્યો નથી અને જ્યારે કોઈ આ અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે ત્યારે આ એક સરળ અલ્ગોરિધમ છે જ્યારે જટિલ બિન રેખીય નિર્ણયની સીમાઓ હોય છે ત્યારે આ અલ્ગોરિધમ આશ્ચર્યજનક રીતે સારી રીતે કાર્ય કરે છે અને જ્યારે તમારી પાસે મોટી સંખ્યામાં ડેટા હોય છે અને ટ્રેઇનનો તબક્કો ઓપ્ટિમાઇઝેશન અલ્ગોરિધમ સંદર્ભમાં મોટી સંખ્યાથી નીચે દબાઈ શકે છે ડેટા અને પછી તમે આનો ઉપયોગ કરી શકો છો એક ચેતવણી તમે જોશો કે જ્યારે આપણે આ અલ્ગોરિધમનો વર્ણન કરીએ ત્યારે જો તમારી પાસે વધુ અને વધુ ડેટા હોય ત્યારે આ k નીઅરેસ્ટ નેબર જટિલ બનશે તેથી આને ધ્યાન આપવાની રીતો છે પરંતુ જ્યારે આપણે કહીએ છીએ કે જ્યારે ડેટાનું પ્રમાણ વધારે હોય છે ત્યારે આપણે કહીએ છીએ કે કોઈ સ્પષ્ટ ટેસ્ટ તબક્કો નથી તેથી મોટી સંખ્યામાં ડેટા પોઇન્ટ્સ સાથે કોઈ ઓપ્ટિમાઇઝેશન નથી તે પેરામીટર્સને ઓળખવામાં સક્ષમ પાછળથી વર્ગીકરણમાં નકામું છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો અન્ય અલ્ગોરિધમમાં તમે બધા પ્રયાસ પહલેથી કરી શકશો અને એકવાર તમારી પાસે પેરામીટર્સ હોય પછી ટેસ્ટ ડેટા પોઇન્ટ પર વર્ગીકરણ થવું સરળ બની જાય છે જો કે કેએનએન એ લેઝી અલ્ગોરિધમ હોવાથી બધી ગણતરીઓ ત્યાં સુધી બાકી રાખવામાં આવે છે જ્યાં સુધી તમારે ખરેખર કંઇ ના કરવું હોય તે સમયે ત્યાં કોઈ પોઈન્ટ' પર વધુ ક્લાસિક હોઈ શકે જો ડેટા મોટો હોય તો વધુ ગણતરીઓ હોઈ શકે તેથી k નીઅરેસ્ટ નેબર્સ માટેના ઇનપુટ લક્ષણો માત્રાત્મક અને ગુણાત્મક બંને હોઈ શકે છે અને આઉટપુટ સામાન્ય રીતે વર્ગીકૃત હોય છે જે આ ડેટા કયા ક્લાસનો છે તે છે હવે તે જરૂરી નથી કે આપણે k નીઅરેસ્ટ નેબર ને ફક્ત વર્ગીકરણ માટે વાપરીએ જોકે તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે તેના માટે જ તમે ફંક્શન અંદાજીત સમસ્યાઓ માટે ખૂબ સરળ રીતે વધારીને અથવા સરળ વ્યાખ્યાઓ સાથે પણ તેનો ઉપયોગ કરી શકશો અને તમે જોશો કે હું કેવી રીતે આ અલ્ગોરીધમનું વર્ણન કરું છું કે કેવી રીતે ફંક્શન અંદાજીત સમસ્યાઓ માટે તેને તદ્દન સરળતાથી વાપરી શકાય છે તેમ છતાં જ્યાં સુધી આ લેકચરની વાત છે આપણે આઉટપુટ અથવા વર્ગીકૃત મૂલ્યો કહીશું જે મૂળભૂત રીતે જુદા જુદા ક્લાસ અને આ ડેટા પોઇન્ટ કયા ક્લાસનો છે તે કહે છે એક શબ્દમાં જો તમે k નીઅરેસ્ટ નેબર અલગોરિધમને સમજાવવા માંગતા હો તો તમે સરળતાથી કહી શકશો કે k નીઅરેસ્ટ નેબર નજીકના નેબર્સના બહુમતી મતોનો ઉપયોગ કરીને સ્પષ્ટ મૂલ્ય સમજાવે છે તેથી મૂળભૂત રીતે આપણે શું કહી રહ્યા છીએ જો ત્યાં કોઈ ચોક્કસ ડેટા પોઇન્ટ છે અને હું શોધવા માંગું છું કે આ ડેટા પોઇન્ટ કયા ક્લાસનો છે તો મારે બધા નેબર્સ ડેટા પોઇન્ટ્સને જોવાની જરૂર છે અને પછી તેઓ કયા ક્લાસના છે તે શોધો અને પછી બહુમતી મત લો અને તે જે છે એ ડેટા પોઇન્ટને આપેલ ક્લાસ છે તેથી તેનું કંઈક એવું છે કે જો તમે કોઈ વ્યક્તિને જાણવા માંગતા હો તો તમે તેના નેબર્સ જાણો છો કંઈક એવું k નીઅરેસ્ટ નેબર્સમાં ઉપયોગ કરીએ છીએ હવે ડેટા સાયન્સ એલ્ગોરિધમ્સના આ ભાગની શરૂઆતમાં યાદ રાખો કે મેં વિવિધ અલ્ગોરિધમ્સ દ્વારા બનાવવામાં આવેલી ધારણાઓ વિશે વાત કરી અહીં ઉદાહરણ તરીકે કારણ કે આ એક નોનપેરામેટ્રિક એલ્ગોરિધમ છે તેથી આપણે ખરેખર અંતરીક ડેટા વિતરણ વિશે કોઈ ધારણા રાખતા નથી આપણે ફક્ત નજીકના નેબર્સ ને જોવા જઇ રહ્યા છીએ અને પછી જવાબ આપીશું તેથી આપણે પ્રોબેબ્લીટી વિતરણ અથવા કોઈપણ અન્ય રેખીય અલગતા ધારણાઓ નથી કરી રહ્યા જેમ મેં પહેલાં કહ્યું આ k આપણે જોઈ રહ્યા છીએ તે નેબર્સની સંખ્યા એક ટ્યુનિંગ પેરામીટર છે અને આ તે કંઈક છે જે તમે પસંદ કરો છો તેથી તમે ટ્યુનિંગ પેરામીટરનો ઉપયોગ કરો છો તમારા અલ્ગોરિધમને' ચલાવી અને તમે સારા પરિણામો મેળવો છે પછી તે પેરામીટર રાખો જો તમે તેમાં કોઈ પ્રકારનો ફેરફાર કરશો નહીં અને પછી તમારા ડેટા માટે શ્રેષ્ઠ k શોધી શકશો મુખ્ય બાબત એ છે કે આપણે નેબર્સવિશે વાત કરતા રહીએ છીએ અને જ્યારે પણ આપણે નેબર્સ વિશે વાત કરીએ છીએ ત્યારે ડેટા સાયન્સના દૃષ્ટિકોણથી આપણે ડેટા પોઇન્ટ અને તેના નેબર વચ્ચેના અંતર વિશે વાત કરવી જોઈએ આ અલ્ગોરિધમનું કાર્ય કરાવા માટે અમને ખરેખર એક ડીસટન્સ મેટ્રિકની જરૂર છે અને આ ડીસટન્સ મેટ્રિક મૂળ રૂપે કહે છે કે કોઈપણ બે ડેટા પોઇન્ટ્સની નજીકતા શું છે ડીસટન્સ મેટ્રિક યુક્લિડિઅન ડીસટન્સ મહાલનાબિસ ડીસટન્સ હેમિંગ ડીસટન્સ વગેરે હોઈ શકે છે તેથી ઘણા ડીસટન્સ મેટ્રિકછે જેનો તમે મૂળભૂત રીતે k નીઅરેસ્ટ નેબરને વાપરવા માટે ઉપયોગ કરી શકો છો તેથી એલ્ગોરિધમની દ્રષ્ટિએ તે નીચેના ચાર પગલાઓનો ઉપયોગ કરીને કરવામાં આવે છે અલ્ગોરિધમને વર્ગીકૃત થવા માટે ડેટા પોઇન્ટ ન મળે ત્યાં સુધી કંઈ જ કરવામાં આવતું નથી એકવાર તમે વર્ગીકૃત કરવા માટે કોઈ ડેટા પોઇન્ટ મેળવી લો ચાલો કહીએ કે મારી પાસે મારા ડેટાબેઝમાં N ડેટા પોઇન્ટ છે અને દરેક પાસે ક્લાસ લેબલ છે તેથી ઉદાહરણ તરીકે X1 ક્લાસ 1 નો છે X2 ક્લાસ 1 નો છે X3 ક્લાસ 2 નો છે અને તેથી આગળ Xn આપણે કહીએ કે ક્લાસ 1 નો છે તેથી આ તમે બાઈનરી પરિસ્થિતિ જાણો છો બાઈનરી વર્ગીકરણ સમસ્યાને જાણો છો આ બાઈનરી વર્ગીકરણ સમસ્યા હોવાની જરૂર નથી ઉદાહરણ તરીકે X2 ક્લાસ 2 નો હોઈ શકે અને તે જ રીતે તેથી ત્યાં ઘણા ક્લાસ હોઈ શકે છે તેથી મલ્ટી ક્લાસ સમસ્યાઓ પણ કેએનએન એલ્ગોરિધમનો ઉપયોગ કરીને હલ કરવા માટે ખૂબ જ સરળ છે તેથી ચાલો આપણે બાઈનરી વર્ગીકરણ ને વળગી રહીએ તો પછી તમે જે કરવા જઇ રહ્યા છો તે છે ચાલો કહીએ કે મારી પાસે એક નવો ટેસ્ટ પોઈન્ટ છે જેને હું Xnew કહું છું અને હું શોધવા માંગું છું કે આ કેવી રીતે વર્ગીકૃત કરું છું તેથી ખૂબ જ પ્રથમ સ્ટેપ જે આપણે અહીં વાત કરી રહ્યા છીએ શું આપણે આ નવા ટેસ્ટ પોઈન્ટ અને ડેટા સેટમાં દરેક લેબલવાળા ડેટા પોઇન્ટ્સ વચ્ચેનું અંતર શોધીશું તેથી ઉદાહરણ તરીકે Xν અને X1 વચ્ચેનું અંતર d1 Xν અને X2 વચ્ચેનું d2 d3 અને તેથી આગળ અને dl હોઈ શકે છે તેથી એકવાર તમે આ અંતરની ગણતરી કરો પછી તમે શું કરો જો તમારી પાસે n અંતર હોય અને આ જ કારણ છે કે આપણે કહ્યું કે તમારે કેએનએન પાસે કામ કરાવવા માટે છેલ્લી સ્લાઇડમાં જોયેલ ડીસટન્સ મેટ્રિકની જરૂર છે એકવાર આપણી પાસે આ અંતર થઈ જાય પછી આપણે શું કરીએ તે મૂળરૂપે આપણે આ બધાં અંતર પર નજર રાખીએ છીએ અને પછી કહીએ કે હું અંતર નાનાથી લઇને સૌથી મોટા સુધીનો આદેશ આપું છું તેથી ચાલો આપણે કહીએ કે જો dn સૌથી નાનું અંતર છે તો dn કદાચ d5 d3 d10 ગમે તે હોય તેથી હું તેમને આદેશ આપું છું તમે આને નજીક થી સૌથી દૂર પણ વિચારી શકો છો કારણ કે બધાં અંતર Xnew થી છે તેથી અંતર ઝીરો છે પછી પોઈન્ટ પોતે Xν છે તેથી કોઈપણ નાનું અંતર એ Xnew ની નજીકનું છે અને તમારા નીચે જતાની સાથે તે વધુ અને વધુ છે હવે આગળનું સ્ટેપ ખૂબ સરળ છે જો ચાલો આપણે કહીએ કે તમે k 3 સાથેના k નીઅરેસ્ટ નેબર્સ ને જોઈ રહ્યા છો તો પછી તમે શું કરવા જઇ રહ્યા છો શું તમે આમાં પ્રથમ ત્રણ અંતર શોધી રહ્યા છો અને આ અંતર Xn થી છે આ અંતર X5 થી છે અને આ અંતર X3 થી છે તેથી એકવાર આપણે અંતર મુજબ આને આદેશ આપીએ છીએ અને એકદમ નાનાથી મોટામાં જઈએ એકવાર આપણે તેને આ રીતે સોર્ટ કરીએ છીએ પછી આપણે પણ જાણીએ છીએ કે અનુરૂપ ડેટા પોઇન્ટ ક્યા છે આ ડેટા પોઇન્ટ Xn છે તેથી આ Xn અને Xnew વચ્ચેનું અંતર છે X5 અને આ વચ્ચેનું અંતર તેથી હવે મારી પાસે આ ત્રણ ડેટા પોઇન્ટ છે જે મેં ડેટા સેટમાંથી લીધા છે હવે જો હું આ બધું વર્ગીકૃત કરવા માંગું છું તે નીચે મુજબ છે તો હું શોધી શકું છું કે આ ડેટા પોઇન્ટ કયા ક્લાસના છે તેથી જો તે બધા ક્લાસ 1 સાથે જોડાયેલા છે તો હું કહું છું કે Xnew ક્લાસ 1 જો તે બધા ક્લાસ 2 ના છે તો હું કહું છું Xnew ક્લાસ 2 છે જો તેમાંથી બે ક્લાસ 1 ના છે અને ત્રીજો ક્લાસ 2 નો છે હું બહુમતી મત આપું છું અને તેમ છતાં તેનો ક્લાસ 1 કહું છું જો તેમાંથી બે ક્લાસ 2 ના હોય અને એક ક્લાસ 1 નો હોય તો હું કહું છું તેનો ક્લાસ 2 છે તે જ એલ્ગોરિધમ છે તેથી તે ક્લાસ લેબલ શોધવા માટે કહે છે કે મોટાભાગના ડેટા પોઇન્ટ્સ આ k લેબલના છે અને હું તેને ટેસ્ટ ડેટા પોઇન્ટ પર આપું છું એકદમ સરળ હવે મેં એમ પણ કહ્યું કે જરાક ફેરફારોવાળા આ અલ્ગોરિધમનો ઉપયોગ ફંક્શન અંદાજ માટે થઈ શકે છે તેથી ઉદાહરણ તરીકે જો તમે પસંદ કરો છો તો તમે આ લઈ શકો અને પછી આપણે કહીએ કે જો તમે પ્રીડીકટ કરવા માંગતા હો કે આઉટપુટ નવા પોઈન્ટ માટે શું હશે તો તમે આ ત્રણ પોઈન્ટઓનું આઉટપુટ મૂલ્ય શોધી શકો છો અને સરેરાશ લઈ શકો છો ઉદાહરણ તરીકે ખૂબ જ સામાન્ય અને પછી કહો કે આ આને અનુરૂપ આઉટપુટ છે તેથી તે ફંક્શન અંદાજીત સમસ્યાઓ માટે આ અનુકૂળતા બને છે તેમ છતાં વર્ગીકરણ માટે આ મૂળ વિચાર છે હવે જો તમે k 5 કહ્યું ત્યારે તમે જે કરો છો તે છે તમે 5 નંબરો નીચે જાઓ અને પછી બહુમતી મત આપો તેથી આપણે તે જ કરીએ છીએ તો ચાલો આપણે અહીં આ ખૂબ જ સરળ વિચાર જોઈએ ચાલો આપણે કહીએ કે આ ખરેખર ટ્રેનીંગ ડેટા છે અને પછી હું k 3 જોવા માંગું છું અને પછી ટ્રેનીંગ ડેટા માટેના પોતાના કયા લેબલો હશે તે જુઓ બ્લુ ખરેખર લેબલ કરેલા હોય છે તેથી આ સુપરવાઇસ્ડ છે તેથી બ્લુ એ બધા ક્લાસ 1 થી સંબંધિત છે અને બધા રેડ ક્લાસ 2 થી સંબધિત જોડાયેલા છે અને પછી ચાલો આપણે ઉદાહરણ તરીકે કહીએ કે હું અહીં આ પોઈન્ટને બ્લુ પોઈન્ટ બહાર દોરવા માંગું છું તેમ છતાં હું જાણું છું કે લેબલ બ્લુ છે પણ k નીઅરેસ્ટ નેબર અલ્ગોરિધમ કહે છે કે આ પોઈન્ટ નો કયો ક્લાસ છે ધારોકે કે મારે k 3 લેવો છે પછી મૂળભૂત રીતે મારે નજીકના ત્રણ પોઈન્ટ શોધવાના છે જે આ ત્રણ છે તેથી આ તે છે જે રજૂ થયેલ છે અને બહુમતી બ્લુ હોવાથી આ બ્લુ હશે તેથી મૂળભૂત રીતે જો તમે તેના વિશે વિચારો છો તો આ પોઈન્ટને યોગ્ય રીતે વર્ગીકૃત કરવામાં આવશે અને તે જ રીતે બીજા હવે ઉદાહરણ તરીકે ટ્રેનીંગ સેટમાં પણ જો તમે આ રેડ પોઈન્ટ લેશો તો હું જાણું છું કે લેબલ રેડ છે કેવી રીતે તો હું ત્રણ ડેટા પોઇન્ટ સાથે k નીઅરેસ્ટ નેબર ચલાવું જ્યારે તમને ત્રણ નજીકના પોઈન્ટ મળે તો તે બધા બ્લુના છે તેથી આ ટ્રેનીંગ ડેટા સેટમાં પણ બ્લુ તરીકે ખોટું વર્ગીકૃત કરવામાં આવશે તેથી તમે જોશો કે એક સામાન્ય સિદ્ધાંત છે ત્યાં ડેટા પોઇન્ટનું ખોટું વર્ગીકરણ થવાની શક્યતા છે ફક્ત આ ક્ષેત્રમાં જ્યાં આ બંને ડેટા પોઇન્ટ નું મિશ્રણ છે જો કે જેમ તમે વધુ દૂર જશો ખોટા વર્ગીકરણની તક ઓછી થતી રહે છે તેથી ફરીથી કેટલાક અર્થમાં તમે સમાંતર રીતે જોશો કે જો મેં અહીં કોઈ લાઈન દોરેલી હોય અને પછી હું આ બધા રેડ ક્લાસ છે એવું કહું છું તો આ બધા બ્લુ ક્લાસ છે પછી આ લાઇનની આસપાસના પોઈન્ટ્સ છે જ્યાં સમસ્યા છે જેમ તે વધુ દૂર જાય છે તેમ સમસ્યાઓ ઓછી થતી જાય છે તેમ છતાં નોંધ લો કે આપણે કેવી રીતે અહીં ક્યારેય બાઉન્ડ્રી લાઇન અથવા વળાંક કર્યો નથી ડેટા પોઇન્ટ્સ તમને જણાવે છે કે આ સીમા કેવી રીતે દોરવામાં આવે છે તેથી તે અર્થમાં તે જ્યારે તે સરળ છે તે કંઈક સોફીસટીકેટેડ પણ છે કારણ કે આપણે ક્યારેય કોઈ બાઉન્ડ્રી નો અંદાજ લેવાનો નથી ડેટા પોઇન્ટ્સ પોતાને અમુક અર્થમાં બાઉન્ડ્રી ને વ્યાખ્યાયિત કરે છે તેથી હું ખરેખર આ અલ્ગોરિધમનો જટિલ બિન રેખીય બાઉન્ડ્રીઓ માટે અસરકારક રીતે ઉપયોગ કરી શકું છું જેને જો તમે કોઈ પેરામેટ્રિક અભિગમનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો તમારે પહેલેથી અંદાજ લગાવવો પડશે તેથી તે અહીં એક મુખ્ય વિચાર છે સમાન ઉદાહરણ k 5 માટે હવે જો હું ટ્રેનીંગ સેટ માંથી જ માહિતીના આ પોઈન્ટને તપાસવા માંગું છું તો પછી હું તેના પાંચ નેબર્સ જોઉં છું નજીકના 1 2 3 4 5 તે બધા રેડ છે તેથી આ રેડ તરીકે તરીકે વર્ગીકૃત થયેલ છે તેથી આ મૂળભૂત વિચાર છે હવે તમારે ડેટા પોઇન્ટ ન મળે ત્યાં સુધી તમારે કંઇ કરવાનું રહેશે નહીં તેથી તમે ચકાસણી કરી શકશો કે ટ્રેનીંગ સેટ પર જ એલ્ગોરિધમ કેટલું સારું કરશે જો કે જો તમે મને અહીં એક નવો ટેસ્ટ ડેટા આપો છો તો તમે આ ડેટા પોઇન્ટ દ્વારા જે બતાવ્યું છે તે છે પછી જો તમે વર્ગીકરણ કરવા માંગતા હો તો આ માટે કોઈ લેબલ નથી યાદ રાખો કે અન્ય રેડ અને બ્લુ ડેટા પોઇન્ટ્સ પર પહેલેથી જ આગળની માહિતીથી મેળવેલ લેબલ છે આનું લેબલ નથી તેથી હું તેના માટે એક લેબલ શોધવા માંગું છું તેથી જો હું k 3 નો ઉપયોગ કરતો હોઉં તો પછી આ ડેટા પોઇન્ટ માટે હું ત્રણ નજીકના નેબર્સ શોધી શકું છું તેઓ આ ત્રણ ડેટા પોઈન્ટ હોય છે પછી હું નોંધ કરીશ કે આમાંથી બે રેડ છે તેથી આ પોઈન્ટને લેબલ 2 મળશે જો બીજી બાજુ ટેસ્ટ ડેટા પોઇન્ટ અહીં છે અને તમે કે k 5 નો ઉપયોગ કરી રહ્યા હો તો તમે નજીકના 5 નેબર્સ જુઓ આ પોઈન્ટ અને પછી તમે જોશો કે તેમાંથી બે ક્લાસ 2 અને ત્રણ ક્લાસ 1 છે તેથી બહુમતી મત આ ક્લાસ 1 માં મૂકવામાં આવશે તેથી આ ડેટા પોઇન્ટ માટે તમને ક્લાસ 1 નું લેબલ મળશે તો k નીઅરેસ્ટ નેબરનો આ મૂળ વિચાર છે તે ખૂબ જ સરળ છે જો કે કેએનએન લાગુ કરતા પહેલા આ કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જોઈએ તેથી કોઈપણએ ઉપયોગમાં લેવાના નેબર્સની સંખ્યા k નું મૂલ્ય તેના 3 5 7 9 જે કાંઈ છે તે પસંદ કરવું પડશે અને પરિણામો તમે પસંદ કરેલા પેરામીટર પર સાચી રીતે નિર્ભર થઈ શકે છે ખાસ કરીને જ્યારે તમારી પાસે ડેટામાં નોઈસ હોય તો તે ધ્યાનમાં લેવું પડે કેએનએન નો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બીજી બાબત એ છે કે જ્યારે તમે બે ડેટા પોઇન્ટ X 1 અને X 2 વચ્ચેનું અંતર અને ધારોકે આપણે કહીએ તેમાં n કમ્પોનેન્ટસ છે તો ડીસટન્સ મેટ્રિક આ બધા કમ્પોનેન્ટસને ધ્યાન માં લેશે તેથી જયારે આપણે અંતરની તુલના કરી રહ્યા છીએ ત્યારબાદ તેનો અર્થ એ છે કે આ ડેટા પોઇન્ટ માટેની દરેક લાક્ષણિકતા અને આ ડેટા પોઇન્ટ કે જેના આપણે અંતરની તુલના કરી રહ્યા છીએ આની સમસ્યા એ છે કે ઉદાહરણ તરીકે ત્યાં ઘણા બધા લક્ષણો છે જે ખરેખર વર્ગીકરણના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ નથી તો પછી શું થાય છે તે વર્ગીકરણના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ નથી તેમ છતાં તેઓ અંતરના માપન માં વપરાય છે તેથી ત્યાં જે આ ફીચર્સ છે તે ખરેખર k નીઅરેસ્ટ નેબરના પરિણામો બગાડે તેવી શક્યતા છે તેથી તે ફીચર્સ પસંદ કરવા એ મહત્વપૂર્ણ છે કે જે કેટલાક અર્થમાં સુસંગત છે તેથી ડીસટન્સ મેટ્રિક ખરેખર ફક્ત તે ફીચર્સ નો ઉપયોગ કરે છે જે તેને અલગ પાડવાની ક્ષમતા આપશે તેથી તે ધ્યાનમાં રાખવાની એક વસ્તુ છે બીજી સમસ્યા એ છે કે આ આ હેન્ડલ કરી શકાય છે આને બદલે સરળતાથી હેન્ડલ કરવામાં આવે છે પરંતુ ધ્યાનમાં રાખવાની આ બાબતો છે જ્યારે તમે આ પ્રકારના અલ્ગોરિધમ જુઓ અને ખાસ કરીને ડેટા સાયન્સનો આ પહેલો અભ્યાસક્રમ હોય જે હું તમારા બધા માટે ધારી રહ્યો છું આ એ પ્રકારની વસ્તુઓ છે જેના વિશે તમે પહેલાં વિચાર્યું નહિ હોય તેથી આ વિશે એક પ્રકારનો વિચાર કરવો યોગ્ય છે આ પ્રકારની બાબતો શા માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે તે જોવા માટે કેટલાક માનસિક પ્રયોગો કરો હવે અન્ય વસ્તુ સ્કેલિંગ છે તેથી ઉદાહરણ તરીકે જો ત્યાં બે લક્ષણો છે ચાલો આપણે ડેટા ટેમ્પરેચર અને કોન્સેન્ટ્રેશન કહીએ અને ટેમ્પરેચર 100 ના મૂલ્યમાં છે કોન્સેન્ટ્રેશન 0 1 ના મુલ્યોમાં છે જ્યારે તમે અંતર માપશો અને આ નંબરો આના પરના હોય તેથી આ અંતર કરતા પહેલા તમારા ડેટાને કેટલાક ફોર્મેટમાં સ્કેલ કરવું તે હંમેશાં એક સારો વિચાર છે નહિ તો જ્યારે વર્ગીકરણના દૃષ્ટિકોણથી આ એક મહત્વપૂર્ણ ચલ હોઈ શકે છે તો તે ક્યારેય દેખાશે નહીં કારણ કે આ સંખ્યા મોટી છે અને તેઓ ફક્ત નાની સંખ્યામાં જ ડોમીનેટ કરે છે તેથી ફિચર સિલેકશન અને સ્કેલિંગ ધ્યાનમાં રાખવાની બાબતો છે અને છેલ્લી વસ્તુ ડાઇમેનશિઆલીટી આફત છે તેથી મેં તમને કહ્યું હતું જો કે અપ્લાય કરવા માટે આ ખૂબ સરસ આ અલ્ગોરિધમ છે કારણ કે શરૂઆતમાં જ આટલી બધી ગણતરી કરવામાં આવી નથી જો કે તમે નોંધ્યું છે કે જો મને ટેસ્ટ ડેટા પોઇન્ટ મળે અને મારે શોધવાનું હોય ધારોકે 5 નીઅરેસ્ટ નેબર્સ હોય ત્યાં કોઈ રસ્તો નથી કે જેમાં હું આ કરી શકું એવું લાગે છેકે જ્યાં સુધી હું બધા અંતરની ગણતરી ના કરું તેથી જો મારા ડેટાબેઝમાં ડેટા પોઇન્ટની સંખ્યા ખૂબ મોટી છે તો તે એક મોટી સમસ્યા બની શકે છે ચાલો આપણે કહી શકીએ કે મારી પાસે 10000 ડેટા પોઇન્ટ છે અને ચાલો માની લઈએ કે મારી પાસે K 5 સાથેનું k નીઅરેસ્ટ નેબર એલ્ગોરિધમ છે તો ખરેખર હું શોધી રહ્યો છું કે આ ડેટબેઝ માંથી આ ડેટા પોઇન્ટથી નજીકના 5 ડેટા પોઇન્ટ્સ શોધી રહ્યો છું જો કે એવું લાગે છે કે મારે બધા 10000 અંતરની ગણતરી કરવી પડશે અને પછી તેને સોર્ટ કરી અને પછી ઉપરના 5 પસંદ કરીશ તેથી બીજા શબ્દોમાં કહીએ તો આ ઉપરના 5 ને ખૂબ કામ કરવું પડશે તેથી તેને કરવા માટેની સ્માર્ટ રીત હોવી આવશ્યક છે પરંતુ તેમ છતાં કોઈપણએ ડેટા પોઇન્ટ્સની સંખ્યા અને ફીચર્સની સંખ્યાને યાદ રાખવી પડશે કોઈએ આ અલ્ગોરિધમનો કાળજીપૂર્વક કેવી રીતે અપ્લાય કરવો તે વિચારવું પડશે તેથી k ની શ્રેષ્ઠ પસંદગી ડેટા પર આધારીત છે અને એક સામાન્ય નિયમ એ છે કે જો તમે k માટે મોટા મૂલ્યોનો ઉપયોગ કરો છો તો સ્પષ્ટપણે તમે જોઈ શકો છો કે તમે ઘણા વધારે નેબર્સ લઈ રહ્યા છો તેથી તમને વધુ માહિતી મળી રહી છે તેથી વર્ગીકરણ પર નોઈસની અસર ઓછી થઈ શકે છે જો કે જો તમે મોટી સંખ્યામાં નેબર્સ લો છો તો પછી તમારી નિર્ણયની સીમાઓ ઓછી ક્રિસ્પ અને વધારે ડીફયુસ થવાની શક્યતા છે તેથી કારણ કે જો આપણે કહીએ કે આના જેવા બે ક્લાસ છે તો પછી આ ડેટા પોઈન્ટ માટે જો તમે મોટી સંખ્યામાં નેબર્સ લો તો પછી તમે બીજા ક્લાસમાંથી પણ ઘણા નેબર્સ ને પસંદ કરી શકો છો જેથી તે સીમાઓને ઓછી ક્રિસ્પ અને વધારે ડીફયુસ કરી શકે છે પાંચમી સ્લાઇડ પર ફ્લિપસાઇડ જો તમે k ના નાના મૂલ્યોનો ઉપયોગ કરો છો તો પછી તમારા અલ્ગોરિધમ નોઈસ અને આઉટલિઅર્સ દ્વારા અસર થવાની શક્યતા છે જો કે તમારી નિર્ણયની સીમાઓ રુલ ઓફ થમ્બ તરીકે વધુ ક્રિસ્પ બને તેવી સંભાવના છે તેથી આ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે અને જેમ જેમ મેં પહેલાં ઉલ્લેખ કર્યો છે તે સંબધિત ના હોય તેવા ફીચર્સ અને સ્કેલિંગને દૂર કરવું મહત્વપૂર્ણ છે તે પણ એક મહત્વપૂર્ણ વિચાર છે તેથી જો તમે ધ્યાન રાખીને તમારા ફીચર્સ પસંદ કરો છો તો પછી તમે કેએનએન સાથે વધુ સારું વર્ગીકરણ મેળવશો તેથી આ સાથે આપણે k નીઅરેસ્ટ નેબર્સપરના આ લેકચરનો અંત લાવીએ છીએ અને આ લેકચર પછી ત્યાં એક કેસ સ્ટડી થશે જે k નીઅરેસ્ટ નેબર્સ ઉપયોગ કરશે જે એક ટીચિંગ આસિસટન્ટ દ્વારા શીખવવામાં આવશે અને તે પછી હું k મીન્સ ક્લસ્ટરીંગ પર એક લેકચર ભણાવીશ આભાર અને હું ભવિષ્યના લેકચરમાં તમને ફરીથી જોવાની રાહ જોઇશ